કેમ છો અમે ક્લાઉડ પર અમારી ચર્ચા ચાલુ રાખીશું તેથી જેમ કે અમે છેલ્લા 2 લેક્ચરોમાં રિસોર્સ મેનેજમેન્ટ પર ચર્ચા કરી છે અને અમે એ જોવાનો પ્રયાસ કર્યો છે કે તે એકંદરે ક્લાઉડ સર્વિસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી આ માત્ર સર્વિસ પ્રોવાઇડરની દૃષ્ટિએ જ નહીં પરંતુ ગ્રાહકની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે બરાબર તેથી પ્રોવાઇડર દાખલાની સાચી સફળતાને ટાંકીએ છીએ બરાબર તેથી આજે અમે આ રિસોર્સ મેનેજમેન્ટના કેટલાક પાસાઓ હાથ ધરવાનો પ્રયાસ કરીશું તેથી હું આ કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ છે જ્યાં ચોક્કસ ક્લાઉડ કમ્પ્યુટિંગ વાતાવરણ અથવા ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ કેવું છે તેના પર ચર્ચા કરીશું તો ચાલો તે જોઈએ તેથી રિસોર્સ દ્વારા આપણે જે કર્યું છે તે ઝડપથી પુનરાવર્તન કરી લઈએ તેથી મારી પાસે કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મને કોર પર કેવી રીતે સંચાલિત કરી શકાય છે આપણે જોયું છે તેમ વપરાશકર્તાઓની 2 કેટેગરી છે 2 શ્રેણીના ફિઝિકલ રિસોર્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને અમે એ પણ જોયું કે અમે રિસોર્સ મેનેજમેન્ટ ની આ વિશેષ રેખાંકિત વ્યાખ્યાઓમાંથી પસાર થયા છીએ જે ક્લાઉડ રિસોર્સ અને સર્વિસ દ્વારા પૂરી પાડવામાં આવતી ક્ષમતાઓને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા ઓપરેશનનો ઉલ્લેખ કરે છે અને અન્ય સંસ્થાઓ વપરાશકર્તા એપ્લિકેશનો ને કાર્યક્ષમ રીતે ઉપલબ્ધ કરાવી શકાય છે હવે જો આપણે આ રિસોર્સ મેનેજમેન્ટ ના સંચાલન પર છે SaaS જેવા અન્ય રિસોર્સ જો કે તે સંચાલન કરવા માટે પણ જરૂરી છે તે મોટે ભાગે તમારી પાસે સખત બેકબોન રિસોર્સ ની માત્રા દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી આમાંની કેટલીક પ્રકારની તકનીકો વિવિધ પ્રકારની સેવાઓમાં લાગુ પડે છે જ્યારે IaaS માટે કેટલીક વસ્તુઓ વધુ સારી છે તેથી આજે આપણે એ છે કે IaaS રિસોર્સ મેનેજમેન્ટ નો સમાવેશ થાય છે તેથી આ વિવિધ બાબતો છે જે આપણે જ્યારે રિસોર્સ તરીકે માળખાગત સુવિધાઓની એકંદર કામગીરી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી એક પાસું ઓછામાં ઓછા ઊર્જા વપરાશ સાથે સંકરાયેલ છે અને તે એ છે કે હું કેવી રીતે ચોક્કસ સ્તરે ઓછા ઊર્જા વપરાશે સેવા આપી શકું તેથી જ્યારે આપણે IaaS વિશે વાત કરીએ છીએ અને આપણે રિસોર્સ મેનેજમેન્ટ વિશે વાત કરીએ છીએ ત્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી હું પ્રોવાઇડરની દૃષ્ટિએ મહત્તમ નફો મેળવવા માંગુ છું અને રિસોર્સનો ઉપયોગ અને ઊર્જાની ન્યૂનતમ આવશ્યકતાનો યોગ્ય ઉપયોગ અને બીજી તરફ આપણી પાસે જે છે તેનો મહત્તમ ઉપયોગ કરવા માંગુ છું આપણે આ ગુણવત્તાયુક્ત સેવાઓ અને SLA અધિકારોને સંતોષવાની જરૂર છે પરંતુ આજે જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે આપણે ઘણા મેટ્રિક્સ જોઈશું પરંતુ જ્યારે આપણે રિસોર્સ મેનેજમેન્ટના પાસાઓ પર નજર કરીએ ત્યારે આ પાસાઓ જોવાની જરૂર છે તેથી અમે જોઈશું અથવા અમે મોટે ભાગે સર્વે પેપર મળશે તે જોવા માટે આવકારદાયક છે તેથી જો આપણે રિસોર્સ મેનેજમેન્ટ માં વધારો કરશે નહીં જેમ કે મારે વિશેષ વાતાવરણ જોઈએ છે જેથી છેલ્લા દિવસે આપણે રેક મેનેજમેન્ટ પાવર વગેરે માટે વિશિષ્ટ તરીકે ચર્ચા કરી શકીએ એકંદરે ખર્ચની અસરકારકતા હોવું જોઈએ તે ખૂબ બોજારૂપ ઇન્ટરફેસ ન હોવું જોઈએ તેથી હું કહી શકું છું કે તેઆપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ તેવું ત્યાં હશે તેથી તે પ્રકારના વાતાવરણનો ઉપયોગ કરવો સરળ છે તેથી આ આપણા વ્યાપક લક્ષ્યો છે અથવા હું ક્લાઉડ સર્વિસ પ્રોવિઝનિંગ હોઈ શકે છે કે નહીં તે વસ્તુઓનો ઉદ્દેશ છે હવે એવા ઘણા પડકારો છે જેમ કે હાર્ડવેર અથવા બેર મેટલ અથવા વસ્તુઓનો મુખ્ય આધાર વગેરે વગેરે જેવા ઘણા પડકારો છે તેથી આ વિવિધ ઘટકો છે જેને યોગ્ય રીતે સંચાલિત કરવાની જરૂર છે અને CPU મેમરી સ્ટોરેજ જુદી જુદી વસ્તુઓ નથી જ્યારે વસ્તુ પર કામગીરી કરે છે ત્યારે તેઓ ઇન્ટરલિંકિંગ ધરાવે છે તેથી જો તમારી પાસે વધુ પાવર વાળું CPU ઓછી મેમરી સાથે હોય તો ત્યાં પ્રદર્શન નહીં મળી શકે તેથી આ બેર મેટલ અથવા રિસોર્સ ના મુખ્ય આધાર હજી ધીમી છે તેથી ઉદ્દેશનું નિરાકરણ થતું નથી તેથી તેને જોવાની જરૂર છે તેથી ત્યાં અન્ય લોજીકલ રિસોર્સ અથવા API માં કેટલો વિલંબ અથવા સમય વિલંબ થાય છે તેથી શું ત્યાં નવા પ્રકારના API ને ફરીથી શરૂ કરવાની જરૂર છે અને ત્યાં ઘણા પ્રોટોકોલ છે તેથી આ બધી બાબતો જેને આપણે સોફ્ટ રિસોર્સ રીતે જોવાની જરૂર છે તેથી આ વિવિધ પડકારો અથવા વ્યાપક ઉદ્દેશો છે જે તમે જુઓ છો હવે સંશોધકો કરી શકું છું બરાબર હું અહીં દબાણ કરી રહ્યો છું ત્યારે આ પ્રકારના રિસોર્સની જરૂર પડી રહી છે તેથી હું તેને રિસોર્સની આવશ્યકતા મુજબ યોગ્ય જોગવાઈ કરું છું જેમ કે દિવસના વિવિધ ભાગોમાં દિવસના વિવિધ સમયગાળામાં રિસોર્સ ની આવશ્યકતા અલગ અલગ હોય છે જે રીતે દિવસ ના અલગ અલગ સમયગાળો છે તે જ રીતે વર્ષના જુદા જુદા સમયગાળા હોય છે વગેરે વગેરે પછી આપણી પાસે રિસોર્સ એડેપ્શન છેબરાબર રિસોર્સને કેવી રીતે એડેપ્ટેડ કરી શકાય હું પ્રામાણિકતાથી રિસોર્સ કેવી રીતે શોધી શકું તે અંગે એક પદ્ધતિ હોવી જોઈએ જેમ કે મને રિસોર્સ અને વસ્તુઓના પ્રકારો ક્યાં મળે છે અને હું વપરાશકર્તા તરીકે રિસોર્સ કેવી રીતે શોધી શકું છું પછી હું તે ઉપયોગનું પુનરાવર્તન કરું છું અને તે હંમેશાં માનવ વપરાશકર્તા ન હોઈ શકે તે પ્રક્રિયાઓનો બીજો સમૂહ હોઈ શકે છે તેથી તે મોટી એપ્લિકેશનનો ભાગ હોઈ શકે છે તેથી આ કરવા માટે મારે રિસોર્સ અને વસ્તુઓના પ્રકારની શોધ કરવાની જરૂર છે

તેથી કેટલાક કેટેલોગિંગ રજિસ્ટ્રી છે VM કેવી રીતે ફાળવી શકાય છે વગેરે વગેરે તેથી તે એક મહત્વપૂર્ણ પહેલ છે કે બુકર બ્રોકરેજ નામની એક વસ્તુ છે કે હું મારા હાલના ભાર અને વસ્તુઓના પ્રકારને ધ્યાનમાં રાખીને અંદાજને ધ્યાનમાં લેવા માટે વસ્તુને રિસોર્સ માં કેવી રીતે મોડેલ કરી શકું છું તેથી આ વિવિધ પાસાઓ છે અને તમે જોઈ શકો છો કે આ બધા સ્વતંત્ર પાસાં નથી જેની વચ્ચે ઇન્ટરલિંકીંગ પણ છે તેથી આ વિવિધ પાસાઓ છે અને એપ્લિકેશનના પ્રકાર અથવા આવશ્યકતાના પ્રકારને આધારે લોડ બદલાઈ શકે છે ઠીક છે તેથી કેટલાક કિસ્સાઓમાં કેટલાક પાસાઓ ઉચ્ચ પ્રાથમિકતા ધરાવે છે અને તેમ છતાં આ અલગ ઘટકો નથી તેઓ વસ્તુઓ વચ્ચે ઇન્ટરલિંકીંગ ધરાવે છે તેથી આ સ્લાઇડ પર અમે એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વિવિધ પાસાઓ કયા પ્રકારના છે અને તેનો અર્થ શું છે તેથી એક પાસું એ છે કે સર્વિસના લોકેશન પર કાયમી ગ્રાહકોને રિસોર્સ પૂરા પાડવા ગ્રાહક વપરાશકર્તા અથવા પ્રક્રિયા હોઈ શકે છે બરાબર તેથી રિસોર્સ એલોકેશન ની વચ્ચે આર્થિક રીતે રિસોર્સ ના વિતરણ માટે છે તેથી એકંદરે વપરાશકર્તાની આવશ્યકતાના આધારે આ સિસ્ટમ પોતાને સમાયોજિત કરે છે ઉપલબ્ધ રિસોર્સ વપરાશકર્તાઓમાં આ રિસોર્સનો વધુ સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તો મારે કહેવું જોઈએ કે SLA અને સેવાઓની અન્ય ગુણવત્તા અને વસ્તુઓના પ્રકાર સાથે સમાધાન કર્યા વિના આ રિસોર્સનો વધુ સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય છે ત્યારબાદ અમારી પાસે રિસોર્સ મેપિંગ રિસોર્સ સંસ્થાઓ પર આધારિત છે તેથી આનો અર્થ એ છે કે જો આપણે રિસોર્સ મેનેજમેન્ટ કરવાની જરૂર છે તો રિસોર્સ એસ્ટિમેશન ફેરબદલ કરું છું

તેથી જેમ કે આપણે પ્રમાણિત રિસોર્સ એટલે એજન્ટ મારફતે રિસોર્સની વાટાઘાટો સુનિશ્ચિત કરવું કે ઉદ્દેશો પૂર્ણ કરવા માટે જરૂરી રિસોર્સ યોગ્ય સમયે ઉપલબ્ધ હોય કારણ કે વપરાશકર્તા તરીકે અને વપરાશકર્તાની પ્રક્રિયા તરીકે મને રિસોર્સની જરૂર છે અને પછી હું દલાલી કરવા માંગુ છું હું એજન્ટ સાથે જે વસ્તુઓ ઉપલબ્ધ છે તેની વાતચીત કરવા માંગુ છું કે વસ્તુઓ કેવી રીતે ઉપલબ્ધ થશે તેથી મારો ઉદ્દેશ પૂરો થઇ શકે અને તેનો ઉદ્દેશ રિસોર્સ પ્રમાણે હોઈ શકે છે કેટલીક વાર રિસોર્સની કિંમત નો ઉદ્દેશ પર પણ હોઈ શકે છે જેમ કે મારે આટલો ખર્ચ અને બીજી ઘણી બધી વસ્તુઓ પસંદ કરવાની છે તેથી આખી વસ્તુને અનુકૂળ કરવાની જરૂર છે તેથી મારે આ માટે બ્રોકરીંગ સેવા સમસ્યા છે તેથી મારી પાસે ઘણા ઘટકો કેટલાક અગાઉના સંબંધોના આધારે રિસોર્સો ફાળવવામાં આવ્યા છે વગેરે વગેરે તેથી શરૂઆત થી અંત સુધી વસ્તુઓના પ્રકારો શું છે તે નક્કી કરવા માટે વિવિધ ઘટકો હોઈ શકે છે તેથી જો આપણે કેટલાક અભિગમો અથવા કેટલાક વિવિધ પ્રકારની પહેલો પર નજર કરીએ જેમ કે અમે અગાઉ ચર્ચા કરી હતી રિસોર્સ જોગવાઈ તેથી તમે રિસોર્સના શ્રેષ્ઠ ઉપયોગો જાણવા માટે કોઈક પ્રકારના ગેમ થિયોરેટિક એપ્રોચ નો ઉપયોગ કરી શકો છો તેથી તે રનટાઇમ મેનેજમેન્ટ વગેરે તો તેનો અર્થ એ છે કે હું આ વિવિધ ઘટકો પર આધારિત છું જેમ કે સંસાધનોનો વિષમ સમયગાળો છે તેથી ત્યાં સંશોધનો છે અને એવી પદ્ધતિઓ અને અભિગમો છે જેના પર લોકો અનુસરી રહ્યા છે ત્યાં અમારી પાસે નેટવર્ક ક્યુઇન્ગ મોડેલ નું પ્રતિનિધિત્વ કરે છે તેથી મોડેલ નો ઉપયોગ કરે છે તેથી તે શું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેથી તે આપોઆપ આ નક્કી કરવા માટે k મીન્સ ક્લસ્ટરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે જુદા જુદા વપરાશકર્તા માટે આ કાર્યભારનો અર્થ શું છે અને પછી આગાહી કરવી કે કેવી રીતે જોગવાઈ કરી શકાય છે VM પ્રોવિઝનિંગ નક્કી કરે છે જેમ કે કેટલાક કાર્યો જે નજીકની સમયમર્યાદામાં કરવાના હોય તેવા કાર્યોનુ પ્રથમ શિડ્યુલર પ્રદાન કરે છે જે VM વચ્ચે સરખી રીતે CPU ક્ષમતા ની વાજબી વહેંચણીનો અમલ કરે છે તેથી તે જે કરી રહ્યું છે તે VM લઈ રહ્યું છે જે હાઇપરવિઝર પર ચાલે છે અને લોડ પર બદલી શકાય છે તેથી જો મને વધુ રિસોર્સ ની જરૂર હોય તો હું એક VM થી બીજા VM માં સ્થળાંતર કરું છું અને આવી કેટલીક વસ્તુઓ કરું છું એડેપ્ટિવ રિસોર્સ પ્રોવિસનીંગ પણ છે જે ઓપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરતી વખતે માંગ અને કિંમતની અનિશ્ચિતતા જોવાનો પ્રયાસ કરે છે તેથી આપણે જોઈએ છીએ કે આવી રિસોર્સ પ્રોવિસનીંગ મૅઠૉડ માટે ઘણા અભિગમો છે જેનો ઉપયોગ કરી શકાય છે એ જ રીતે જો આપણે રિસોર્સ એલોકેશન ની શોધમાં છે તેથી તે ઓપ્ટિમલ રિસોર્સ એનર્જી અવેર રિસોર્સ એલોકેશન છે તેથી ખાસ કરીને નાના અને મધ્યમ કદના IaaS ક્લાઉડ કરી શકું છું રિસોર્સ મેપિંગ ને જોડે છે તેથી જ્યાં આવશ્યકતા મેચ અને વસ્તુઓના પ્રકાર પર સપ્લાય કરેલા રિસોર્સ કન્ટેનર પ્રદાન કરે છે તેથી આ કન્ટેનર આધારિત સેવાઓ દ્વારા સંચાલિત થાય છે જે બીજો પ્રકાર છે બીજી તકનીક જે મોટા પાયે આવી રહી છે તે કન્ટેનર કલાસીસ અને કન્ટેનર વસ્તુઓ ને ભૌતિક સંસાધનો પર મૂકી શકે છે આ લોડ અવેર મેપિંગ માટે તકનીક હોઈ શકે છે તેથી હું જે કરી શકું છું તે વિભાજનની દૃષ્ટિએ વિભાજિત છે તેમ છતાં અસરકારક ખર્ચ કરી શકું છું અને પછી વિવિધ CSP એટલે કે ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડરોને વસ્તુઓ ફાળવી શકું છું અને તેનો અર્થ મોટી વિનંતીઓને નાનામાં વહેંચી શકાય છે અને જોઈ શકાય છે તેથી અન્ય અભિગમો છે જે વર્ચ્યુઅલ એપ્લિકેશન્સ છે અને પછી હું સબસ્ટ્રેટ નેટવર્ક નો નકશો બનાવું છું જેમ કે વર્ચ્યુઅલ નેટવર્કનો નકશોશા માટે તે વપરાશકર્તા માટે આ સબસ્ટ્રેટ નેટવર્ક માટે મુખ્ય છે બરાબર માટે ફરીથી તેમાં નેટવર્ક બાજુથી રિસોર્સ મેપિંગ કરો અને ઘણા અનુકૂલન અભિગમો છે જેમ કે લર્નિંગ ગાઇડેડ કન્ટ્રોલ પોલિસીમાટે હાઇબ્રિડ અભિગમ મેળવી શકીએ છીએ તેથી જો મારી પાસે વિવિધ તકનીકો છે જેમ કે આપણે અહીં જોયું છે તે રિસોર્સ પ્રોવિસનીંગ વગેરે વગેરે તેઓ આખરે પ્રદર્શન કરી રહ્યા છે તે કેવી રીતે નક્કી કરવું આપણે જે શોધી રહ્યા છીએ તે કેટલાક મેટ્રિક્સ છે તેથી તે તમામ અભિગમો અમુક મેટ્રિક્સ પદ્ધતિઓ અથવા પ્રક્રિયાઓ અથવા વગેરેને નિયંત્રિત કરવા માટે તેના પર વિલંબ અથવા વધુ વિલંબ થવો જોઈએ નહીં બરાબર તેથી જ્યારે પણ આપણે કોઈ રિસોર્સ મેનેજમેન્ટ શોધી રહ્યા છીએ ત્યારે આપણે તમામ વિવિધ પાસાઓમાંથી સ્પોર્ટ્સ રિસોર્સ મેનેજમેન્ટ ટૂલ અને મર્યાદિત રિસોર્સ આપણે સહન કરી શકીએ તેવી વસ્તુઓના પ્રકારનો ઉપયોગ કરે છે તેથી આપણે આ વિવિધ મેટ્રિક્સ જોવાની જરૂર છે અને જો તમે જોઈ શકો તો આ મેટ્રિક્સ વિવિધ પ્રકારની આવશ્યકતાઓમાંથી અલગ હોઈ શકે છે તેથી વ્યક્તિગત વપરાશકર્તાઓ વ્યક્તિગત પ્રક્રિયાઓ વિવિધ આવશ્યકતાઓ પર પ્રક્રિયા કરી શકે છે અને જ્યાં પણ વિશ્વસનીયતા ઊંચી હોઈ શકે છે ત્યાં સેવાની ગુણવત્તા ને લગતા કેટલાક વિલંબ થઈ શકે છે કેટલીક એપ્લિકેશન ચોકસાઈ સંબંધિત હોઈ શકે છે અને આપણે તે માપદંડોના આધારે રિસોર્સ મેનેજમેન્ટ પ્રક્રિયા રિસોર્સ મેનેજમેન્ટ ટૂલ અને ટેક્નિક ને વાસ્તવિક રીતે લેવાની જરૂર છે